તેથી આપણે અગાઉ ઉલ્લેખ કર્યો છે કે રાઉટિંગ નેટ ના સંદર્ભમાં VLSI ચિપ ક્લૉક અને પાવર નેટ પર ખૂબ જ અલગ લાક્ષણિકતાઓ છે ક્લૉક માટે મુખ્ય જરૂરિયાત સ્ક્યુ નું સંતુલન છે ક્લૉક સિગ્નલ જે ઘણા બધા પોઇન્ટ પર આવી રહ્યા છે તે લગભગ એક જ સમયે આવવા જોઈએ જો તેઓ સંબંધિત હોય તો જો તેઓ અસંબંધિત હોય તો મને ખરેખર પરવા નથી બરાબર તેથી ક્લૉક નેટમાં મોટી સંખ્યામાં ટર્મિનલ પોઇન્ટ હોય છે ગ્રાઉન્ડ અથવા પાવર નેટ માટે સમાન છે તેથી જ્યારે તમે ચિપ્સમાં VDD અને ગ્રાઉન્ડ સિગ્નલનું વિતરણ કરો છો ત્યારે ક્લૉક સાથે એક સમાનતા છે કે ટર્મિનલ પોઈન્ટની સંખ્યા મોટી છે જો તમે આ સ્ટાન્ડર્ડ સેલ પ્રકારના લેઆઉટ layoutને ધ્યાનમાં લો છો તો દરેક સ્ટાન્ડર્ડ સેલ કે જે તમે તમારી ડિઝાઇન માં શામેલ કરો છો તેમની પાસે પાવર અને ગ્રાઉન્ડ કનેક્શન હશે તેથી તમારે તે બધાને પાવર અને ગ્રાઉન્ડ ફીડ કરવું પડશે પરંતુ ક્લૉક્ડ રાઉટિંગમાં તફાવત છે ક્લૉક્ડ રાઉટિંગમાં મુદ્દો સ્ક્યુની સમાનતા સ્ક્યુને ઘટાડવાનું હતું ક્લૉક લગભગ એક જ સમયે આવવી જોઈએ પરંતુ પાવર અને ગ્રાઉન્ડમાં જરૂરિયાત અલગ છે તેથી ત્યાં કોઈ સિગ્નલિંગ નથી હું VDD અને ગ્રાઉન્ડ લાઇન્સ પર અચળ વોલ્ટેજ લાગુ કરું છું તેથી મારે એ સુનિશ્ચિત કરવું જોઇએ કે હું જે સર્કિટ ચલાવી રહ્યો છું તેનાથી જે પણ કરંટ દોરવામાં આવે છે મારી પાવર લાઈન અથવા ટ્રેક જરૂરી પાવર ચલાવવા માટે પૂરતા પહોળા હોવા જોઈએ જો મને વધારે પાવરની જરૂર હોય તો હું ટ્રેકને પહોળો કરું જો મને તે વધારે પાવરની જરૂર ન હોય તો હું તેને સાંકડા બનાવી શકું અને ફરીથી ક્લૉકની જેમ પાવર રાઉટિંગમાં પાવર રાઉટિંગ પણ વારંવાર એક લેયર થી બીજા લેયર પર જવા માંગતું નથી તેથી જ્યાં પણ વાયર કનેક્શન તમારા માટે જરૂરી છે ફક્ત તે જ વાપરો બાકીનાનો તમે ઉપયોગ ન કરો અને ફરીથી મોટાભાગના કનેક્શન પ્લાનર ફેશન માં સમાન લેયર પર હોવા જોઈએ કારણ કે જેમ આપણે લેયરને ફેરવીએ છીએ તેમ તમારા ડિલે અથવા અન્ય પેરાસિટિક ઉપર જશે પાવર સપ્લાય લાઇન પર નોઇઝ વધશે તમને થોડો નોઇઝ પણ મળશે આવી વસ્તુઓ તમે ઓછી કરી શકો છો તેથી આ લેક્ચર માં આપણે પાવર અને ગ્રાઉન્ડ રાઉટિંગ વિશે વાત કરીએ છીએ તેથી મૂળ સમસ્યા જે મેં પહેલાથી જ વાત કરી છે તેથી તમે VLSI ચિપ પર લેઆઉટ કરવા માંગો છો તે ડિઝાઇનમાં લગભગ તમામ બ્લોક્સ ને પાવર અને ગ્રાઉન્ડ કનેક્શનની જરૂર પડશે તેથી પાવર અને ગ્રાઉન્ડ પિન ફક્ત ચિપ પર જ હાજર હોય છે ત્યાં દરેક જગ્યાએ અને મેં હમણાં જે કારણો વિશે વાત કરી છે તે સામાન્ય રીતે સમાન લેયર પર અને મેટલ લેયર પર નાખવામાં આવે છે અન્ય લેયરો પર કેમ નહીં કારણ કે મેટલ લેયરની પ્રતિકારકતા ખૂબ સારી છે તેનો પ્રતિકાર ઓછો છે જેથી સિગ્નલ ડિગ્રેડેશન અન્ય વસ્તુઓ ઘણી ઓછી હશે તે મોટા કરંટ પણ લઈ શકે છે તેથી જ તમામ પાવર નેટવર્ક મેટલ લેયર પર નાખવામાં આવે છે પ્રતિકારકતા નાની અને ગમે તેટલું શક્ય આપણે પ્લાનર એક લેયર અમલીકરણ માટે જઈએ આપણે વાયર કનેક્શનને ઘટાડવાનો પ્રયત્ન કરીશું સિવાય કે તે અત્યંત જરૂરી હોય સારું તેથી VDD અને પાવર રાઉટિંગ માટે ક્લૉકની જેમ જ આપણને પણ બે પગલાંની જરૂર છે તેથી ક્લૉકમાં તમને જરૂર છે જો તમને યાદ હોય કે તમારા બે પગલાં પહેલું ક્લૉક ટ્રી ની રચના કરી રહ્યા હતા પછી ક્લૉક ટ્રી ને વાસ્તવિક ટર્મિનલમાં વહેંચતા હતા પરંતુ પાવર અને ગ્રાઉન્ડ રાઉટિંગ માટે આ બે પગલાઓ અલબત્ત પ્રથમ પગલું સમાન છે તમે કોઈ પ્રકારની ટોપોલોજી બનાવવાનો પ્રયાસ કરો છો જે તમને પાવર લાઈનની જરૂર હોય તો તમામ પોઈન્ટ્સ સાથે જોડાણ કરશે બીજું તમે જ્યાં ડ્રાઇવ કરી રહ્યા છો તે બ્લોક્સ અને તેમની વર્તમાન જરૂરિયાતોને આધારે તમે વાયરના વિવિધ વિભાગોની યોગ્ય પહોળાઈ નક્કી કરો છો પાવર રાઉટિંગ માટે આ ખૂબ મહત્વનું છે ઉદાહરણ તરીકે જેમ મેં કહ્યું કે તમે કહી શકો છો કે પાવર માટે તમારી લાઇન આની જેમ દેખાઇ શકે છે ખૂબ જ જાડી લાઇનથી શરૂ કરો ત્યાંથી તમે તમારા પાવરને બે અલગ અલગ લાઇનમાં ફીડ કરો આ પાતળા થશે આના જેવું કંઈક ત્યાંથી તમે ત્રણ અલગ અલગ પોઇન્ટ્સને ફીડ કરો છો આ હજી પણ પાતળું થશે તેથી લાઈનની પહોળાઈ કુલ વર્તમાન ડ્રાઈવિંગ જરૂરિયાતોને આધારે બદલાય છે તેથી તે આના જેવું કંઈક દેખાશે તેથી પાવર અને ગ્રાઉન્ડ રાઉટિંગ માટે એક પાવર માટે અને બીજું ગ્રાઉન્ડ માટે તમારે બે ઇન્ટરકનેક્શન ટ્રી ની જરૂર છે દેખીતી રીતે ત્યાં આંતર બિન છેદન હશે કારણ કે એક VDD માટે અને એક ગ્રાઉન્ડ માટે અને જેમ મેં હમણાં જ કહ્યું છે કે કોઈપણ ચોક્કસ શાખામાં ટ્રીની પહોળાઈ કુલ કરંટના પ્રમાણસર હોવી જોઈએ જે તેને દોરવાની અપેક્ષા છે તેથી ટ્રીના રૂટ માંથી પહોળાઈ પહોળી થશે પરંતુ જેમ તમે લીફ તરફ આગળ વધશો વાયર પાતળા અને પાતળા બનશે તેથી આપણે મોટે ભાગે બે અભિગમો વિશે વાત કરીએ છીએ પ્રથમ અભિગમને ગ્રીડ સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે છે તો ગ્રીડ સ્ટ્રક્ચર શું કહે છે તે કહે છે કે VDD અને ગ્રાઉન્ડ બંને માટે આડી વાયરની ઘણી પંક્તિઓ મેટલ લેયર પર એકબીજાની સમાંતર ચાલે છે ઊભા વાયર બીજા સ્તરમાં ચાલે છે અને આડા વાયરને જોડે છે બ્લોક નજીકના VDD અને ગ્રાઉન્ડ સાથે જોડાય છે જુઓ આ ગ્રીડ સ્ટ્રક્ચર સ્ટાન્ડર્ડ સેલ પ્રકારની ડિઝાઇન માટે ખૂબ જ યોગ્ય છે ચાલો આપણે આ સ્ટાન્ડર્ડ સેલ ડિઝાઇનને યાદ કરીએ જેથી કરીને તમે શા માટે આની જરૂર છે તેની પ્રશંસા કરી શકો તેથી હું આ સ્ટાન્ડર્ડ સેલની કેટલીક પંક્તિઓ એક લાક્ષણિક ડિઝાઇનમાં બતાવી રહ્યો છું તેથી હું 3 સ્ટાન્ડર્ડ સેલ પંક્તિઓ બતાવી રહ્યો છું બરાબર હવે તમને યાદ છે મેં ઉલ્લેખ કર્યો છે કે જ્યારે પણ તમે કોઈ ચોક્કસ સ્ટાન્ડર્ડ સેલમાં મૂકો છો ત્યારે સેલની એક ખાસ પ્રોપર્ટી હોય છે કે તેની VDD ટોચ પર ક્યાંક ચાલે છે ગ્રાઉન્ડ લાઇન ક્યાંક નીચે ચાલે છે અને તમામ સેલમાં તેમની સંબંધિત સ્થિતિ સમાન હોય છે તો તેનો અર્થ શું છે ધારો કે તમે હરોળમાં કેટલાક સેલ મૂકો તેથી અહીં પણ તમે કેટલાક સેલ મૂકો છો અહીં પણ તમે કેટલાક સેલ મૂકો છો હવે આ VDD અને ગ્રાઉન્ડ લાઇનો તમે જુઓ છો કારણ કે તેઓ બાજુમાં મૂકવામાં આવ્યા છે તેઓ એકબીજાને સ્પર્શે છે તેથી સેલમાં આડા રાઉટિંગ માટે તે પહેલેથી જ થઈ ગયું છે તેથી તમારે કંઈપણ કરવાની જરૂર નથી તેથી તે સતત લાઇન જેવું છે તેથી આ VDD અને ગ્રાઉન્ડ લાઇનો પહેલાથી આડી રીતે જોડાયેલી છે તેથી જો તમે તેમને બહાર કાઢો તો આ બધા મેટલ લેયરો પર ચાલી રહ્યા છે બરાબર તો તમે શું કરી શકો તમે બીજા લેયરનો ઉપયોગ કરી શકો છો તેથી હું તેને અલગ રંગમાં બતાવી રહ્યો છું અલબત્ત બંને મેટલ લેયરો હશે અને આ વાયર કનેક્શન હશે અહીં તમે વાયર કનેક્શન ટાળી શકતા નથી આ તમારું VDD કનેક્શન હશે આ તમારું ગ્રાઉન્ડ કનેક્શન હશે તેથી એક લેયર પર તમે VDD ચલાવશો અને ગ્રાઉન્ડ કનેક્શન કહો કે ઊભી અને બીજા મેટલ લેયરમાં કહો તેથી સેલ પરના તમામ મેટલ લેયરો તેઓ આડા ચાલતા હશે તેઓ ઊભી લાઇનો સાથે વાયર કનેક્શનને જોડશે અને તમે જોઈ શકો છો કે સ્ટાન્ડર્ડ સેલ ડિઝાઇનના કિસ્સામાં લેઆઉટ ખૂબ જ નિયમિત હશે તે આના જેવું કંઈક દેખાશે બરાબર તો ચાલો આગળ વધીએ તેથી અહીં મેં આના જેવું કંઈક બતાવ્યું છે જુઓ આ બે સમાંતર VDD અને ગ્રાઉન્ડ છે જે હું અહીં બતાવી રહ્યો છું મેં આકૃતિમાં બતાવ્યું છે કે તેઓ એક જગ્યાએથી આવી રહ્યા છે પરંતુ તમે તેને બદલે આ રીતે પણ કરી શકો છો અહીં જુઓ કારણ કે મેં તેમને એક બાજુથી જોડવાનો પ્રયાસ કર્યો છે તેથી મને બીજા લેયરની જરૂર છે અને મને વાયર કનેક્શનની જરૂર છે પરંતુ જો ધારો કે હું એક બાજુથી VDD ફીડ કરું અને બીજી બાજુથી ગ્રાઉન્ડ તો શું મારે આ જેવા કનેક્શનની જરૂર છે જુઓ પછી મને આ અલગ લેયરની જરૂર નથી તેથી હું તેને એક લેયર પર કરી શકું છું જેમ કે આ આકૃતિમાં બતાવવામાં આવ્યું છે તમે જોયું કે VDD કનેક્શન તે બધા આ ડાબા ઊભા લેયર સાથે જોડાયેલા છે અને ગ્રાઉન્ડ કનેક્શન આ ઊભા લેયર સાથે જોડાયેલ છે અને આડા કનેક્શન સામાન્ય રીતે 4 મેટલ પર હોય છે 4 અથવા 5 માં ગમે તે અને કેટલાક સ્થળોએ જો તમને જરૂર હોય તો તમે કેટલાક વધારાના વર્ટિકલ કનેક્શન પણ ઉમેરી શકો છો જેમ કે વિવિધ પાવર સપ્લાય પોઇન્ટ્સમાં અવરોધો તેઓ ઓછા હોઈ શકે છે પરંતુ આ ફરીથી વૈકલ્પિક રીતે અથવા બહાર છે પરંતુ મૂળભૂત ખ્યાલ મેં તમને કહ્યું હતું કે તમે તેને આ રીતે ફીડ કરી શકો છો અને જેમ તમે જોઈ શકો છો કે ડાબી બાજુના પોઈન્ટ્સમાં વાયરો વધારે જાડા બતાવવામાં આવ્યા છે પરંતુ જેમ જેમ આપણે સેલ તરફ જઈએ છીએ તેમ તે પાતળું થઈ ગયું છે તેથી ત્યાં એક વાયર માપ છે તેથી ગ્રીડ જેવા સ્ટ્રક્ચર વિશે વાત કરીએ તો તેથી હું તમને એક સમાન પ્રકારનો અભિગમ બતાવી રહ્યો છું તેથી જેનો ઉપયોગ સહેજ વધુ સામાન્ય સંદર્ભમાં થાય છે જે સ્ટાન્ડર્ડ સેલ માટે એવું જરૂરી નથી કે તમે એક રિંગ બનાવી શકો છો જે ચિપના આખા કોર ને ઘેરી લે છે જેમ કે આ પર આજુબાજુની આખી વસ્તુને રિંગ કહેવામાં આવે છે તમે ચિપની આસપાસ રિંગ વ્યાખ્યાયિત કરો છો પછી તમે I O પેડ્સ ને રિંગ સાથે જોડો છો તેથી તમામ I O પેડ્સ તેઓ રિંગ સાથે જોડાયેલા છે I O પેડ્સ VDD અથવા ગ્રાઉન્ડ કનેક્શનને ફીડ કરશે તે બધા રિંગ સાથે જોડાયેલા છે પછી મેશ બનાવશે તેથી ચિપની અંદર તમે ક્લૉક મેશની જેમ પાવર મેશ બનાવો છો જેમાં પટ્ટાઓનો સમૂહ હોય છે પિચ એટલે બે અંતર એટલે કે બે અથવા વધુ લેયરો પરનું અંતર તેથી અહીં આમાંના દરેક આ પટ્ટાઓ છે તમે બે કે તેથી વધુ લેયરો પર આવી મેટલની પટ્ટીઓ બનાવો છો જેથી મેટલ કનેક્શન ઉપલબ્ધ થશે એકથી વધુ લેયરો પર પાવર કનેક્શન પણ કારણ કે કેટલાક કિસ્સાઓમાં તમારે આ કનેક્શનને એકથી વધુ લેયર પર પણ ઉપલબ્ધ કરાવવાની જરૂર છે તેથી મેશ તે મુજબ રેલ્સ બનાવવામાં આવે છે જે ઊભી લાઇન બતાવવામાં આવી હતી તે કેટલાક મેટલ લેયર પર બનાવવામાં આવી છે અને મેટલ લેયરો મેશ સાથે જોડાયેલા છે આના જેવું કંઈક તમે પાવર લાઇનો અને તે જ રીતે ગ્રાઉન્ડ લાઇનોની મેશ બનાવો છો અને તે એક અથવા વધુ મેટલ લેયરો પર ઉપલબ્ધ થશે જેથી જ્યાં પણ તમને જરૂર હોય ત્યાં બ્લોક્સ પર તમે તેને આ એક લેયરોમાંથી લઈ શકો બરાબર તેથી આ વિચાર કંઈક આ પ્રકારનો હતો અને કેટલીક ડિઝાઇન જે તમે પૂર્ણ કરી છે તેથી કેટલાક મેટલ લેયરો તેઓ આ બ્લોકની જેમ અલગ પડે છે હું બતાવી રહ્યો છું તેથી મેટલ 4 મેટલ 6 મેટલ 8 ઘણા મેટાલાઇઝેશન તેથી તમે કયા પ્રકારનાં કનેક્શનનો ઉપયોગ કરી રહ્યા છો તેના આધારે તેમની પહોળાઈ તેમનું વિભાજન બધું અલગ હશે હવે VLSI બનાવટ માટે એક વાત સાચી છે જેમ તમે લેયરોમાં ઉપર અને ઉપર જાવ છો તમારી લાઇનોની પહોળાઈ જાડી અને જાડી પહોળી અને પહોળી થાય છે તેથી ટોચનાં લેયરોમાંથી એક પર પાવર લાઇનો લેઆઉટ કરવાનું વધુ સારું છે કારણ કે તેઓ તેઓ કોઈપણ સંજોગોમાં વધુ જાડી હશે તેઓ વધુ કરંટનું વહન કરી શકે છે તેથી માત્ર મૂળ વિચાર મેં તમને કહ્યું તેથી આ બીજો અભિગમ કહે છે કે આપણે અહીં નથી આપણે તેને સંપૂર્ણ કસ્ટમ પ્રકારની ડિઝાઇન માટે લાગુ કરીએ છીએ તેથી આપણે એમ નથી માનતા કે મેં પહેલેથી જ ઊભું અને આડું કનેક્શન નાખ્યું છે ત્યાંથી હું ફક્ત પાવર અને ગ્રાઉન્ડ લઈશ અહીં હું જરૂરિયાતોને આધારે કહી રહ્યો છું કે મારી પાસે આ જેવું દૃશ્ય હોઈ શકે છે કે મારી પાસે બ્લોક છે આ છે આ એક સંપૂર્ણ કસ્ટમ છે તેથી અહીં મને VDD કનેક્શનની જરૂર છે મારે અહીં ગ્રાઉન્ડ કનેક્શનની જરૂર છે ચાલો આપણે કહીએ ધારો કે મારી પાસે અહીં બીજો બ્લોક છે તેથી મને અહીં VDD કનેક્શનની જરૂર છે મારે અહીં ગ્રાઉન્ડ કનેક્શનની જરૂર છે તેથી તેવી જ રીતે મારે અહીં ગ્રાઉન્ડ કનેક્શનની પણ જરૂર છે ચાલો જોઈએ તેવી જ રીતે મારી પાસે અહીં બીજો બ્લોક હોઈ શકે VDD અહીં ગ્રાઉન્ડ અહીં કંઈક આવી રીતે તેથી હવે જરૂરિયાત એ છે કે ચાલો હાથમાં મારી વાસ્તવિક સમસ્યાને આધારે ટ્રીનું નિર્માણ કરીએ તો આગળ VDD ક્યાં છે આ 3 પોઇન્ટ છે જે મારે VDD માટે કનેક્ટ કરવા છે અને આ 4 પોઇન્ટ છે જે મારે ગ્રાઉન્ડ માટે કનેક્ટ કરવા છે તેથી આ બે માટે ચાલો આપણે બે ટ્રીનું નિર્માણ કરવાનો પ્રયાસ કરીએ અને જે બે વિરુદ્ધ દિશામાંથી આગળ વધશે આને ઇન્ટર ડિજીટ ટ્રી કહેવામાં આવે છે અને જો તમે આને વ્યવસ્થિત રીતે કરવા માટે સક્ષમ છો તો તમને પાવર અને ગ્રાઉન્ડ લાઇન્સનું લેઆઉટ સમાન લેયર પર મળશે અને એકવાર તમે તે કરી લો પછી તમે કદ નક્કી કરી શકો છો તમે વિવિધ બ્લોક્સ માટે વર્તમાન આવશ્યકતાઓનું વિશ્લેષણ કરી શકો છો તમે યોગ્ય રીતે વિવિધ વાયરની પહોળાઈ કહી શકો છો બરાબર તેથી મારો મતલબ છે કે નેટ VDD અને ગ્રાઉન્ડ તેમાંથી એક ચિપની ડાબી ધારથી શરૂ થાય છે અને બીજું ચિપની જમણી ધારથી શરૂ થાય છે અને કેટલાક ઉદાહરણો બતાવે છે તેથી તમે જે રાઉટિંગ મેળવો છો તે પ્લેનર છે આ અર્થમાં કે તમે તેને એક જ લેયર પર કરી શકો છો અને કેટલીક વાર પાથ મેળવવા માટે તમે લી અથવા લાઇન સર્ચ પ્રકારના અલ્ગોરિધમ્સ નો ઉપયોગ કરી શકો છો અથવા તેમનું સંયોજન કરી શકો છો તેથી આ વ્યૂહરચના એ છે કે તમે જુઓ છો કે VDD તમે ડાબેથી શરૂ કરો છો ગ્રાઉન્ડ આપણે જમણેથી શરૂ કરીએ છીએ ચાલો કહીએ ચાલો પહેલા VDD કરીએ તેથી શરૂઆતમાં થોડા બ્લોક્સ છે મોટાભાગના રાઉટિંગ વિસ્તારો મારા માટે ઉપલબ્ધ છે તેથી શરૂઆતમાં મને લી નો ઉપયોગ કરવા દો લી નો નહીં પ્રથમ અલ્ગોરિધમ કહેવા દો કે લાઇન સર્ચ હાઇટાવર અલ્ગોરિધમનો ઉપયોગ થાય છે તેથી હું ઝડપથી કેટલાક પાથ મેળવીશ તેથી VDD નેટને કેવી રીતે કનેક્ટ કરવું તેથી એકવાર મેં VDD નેટને કનેક્ટ કર્યા પછી કેટલીક લાઇનો પહેલેથી જ નાખવામાં આવી છે અને તે અવરોધિત છે બીજી બાજુથી હવે ગ્રાઉન્ડ નેટ આવે છે તેથી ત્યાં કેટલીકવાર આ પ્રકારના લાઇન સર્ચ અલ્ગોરિધમને પાથ શોધવામાં મુશ્કેલી પડી શકે છે કારણ કે કેટલાક પાથ અવરોધિત થઈ શકે છે તેથી અહીં જો ઉપલબ્ધ હોય તો જટિલ પાથ શોધવા માટે તમે લાઇન સર્ચ અલ્ગોરિધમનો ઉપયોગ કરી શકો છો કારણ કે જો તમને યાદ હોય તો લીનો અલ્ગોરિધમ હંમેશા પાથ શોધશે તેથી જ્યારે જરૂરી હોય ત્યારે ગ્રાઉન્ડ નેટ માટે તમે લીના અલ્ગોરિધમનો ઉપયોગ કરી શકો છો કે જો તમને કોઈ પાથ અસ્તિત્વમાં હોય તો તમે ખાતરી આપી શકો છો બરાબર તેથી આ મૂળભૂત વ્યૂહરચના છે તેથી આ પગલાઓ નીચે મુજબ જોડાયેલા છે તમે નેટની ટોપોલોજીને લેયર અસાઇનમેન્ટને પ્લાનરાઇઝ કરો છો તમે તેમને ફક્ત એક અથવા વધુ મેટલ લેયરોને સોંપો છો અને જેમ મેં હાલની જરૂરિયાતોને આધારે કહ્યું હતું તેમ તમે કહ્યું કે વિવિધ નેટ સેગમેન્ટ ની પહોળાઈ તો ચાલો આપણે એક સરળ ઉદાહરણ લઈએ કે આપણે ગ્રાઉન્ડને ડાબી બાજુથી રૂટ કરી રહ્યા છે અને VDDને જમણી બાજુથી તેથી કેટલીક ગ્રાઉન્ડ અને VDD આવશ્યકતાઓ સાથે આ પાંચ બ્લોક્સ છે તેથી ગ્રાઉન્ડને આ રીતે રૂટ કરેલું છે તમે જોઈ શકો છો તેમાંથી VDD ત્રુટક લાઇન દ્વારા બતાવેલ VDD ને રૂટ કરો અને એકવાર તમે આ કરી લો પછી તમે આ લાઇનની જાડાઈ આ લાઇનની પહોળાઈને તે પ્રમાણે સેટ કરી શકો છો બરાબર તો ચાલો આપણે બીજું ઉદાહરણ લઈએ હકીકતમાં એ જ ઉદાહરણ આ જ ઉદાહરણ હું બતાવી રહ્યો છું કે જ્યારે પણ તમે નેટને રૂટ કરો છો ત્યારે ગ્રાઉન્ડ નેટ કહેવા દો તો જરૂરિયાત શું હતી કેટલાક ગ્રાઉન્ડ પિન છે જે આ 5 બ્લોક્સમાં ઉપલબ્ધ છે તમારે કનેક્શનની જરૂર હતી એ જ રીતે VDD માટે નેટ માટે તેમને આ 5 બ્લોક્સને પણ કનેક્ટ કરવાની જરૂર હતી તેથી આપણને ખરેખર શું જોઈએ છે ગ્રાફ થિયરી માં કંઈક હેમિલ્ટોનિયન પાથ કહે છે તેથી ગ્રાફમાં હેમિલ્ટોનિયન પાથને પાથ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે પાથ એ એડ્જ નો ક્રમ છે હેમિલ્ટોનિયન પાથનો અર્થ એ છે કે તમે શિરોબિંદુથી શરૂઆત કરો છો જેથી એડ્જને પાર કરો જેથી શિરોબિંદુ ફક્ત એક જ વાર પસાર થાય તમે શિરોબિંદુને બે વાર પાર ન કરો તેથી એકવાર તમે હેમિલ્ટોનિયન પાથ મેળવો તમારી પાસે પાવર અથવા ગ્રાઉન્ડ લાઇન્સને રૂટ કરવાની એક રીત છે તેથી અહીં એકવાર તમને હેમિલ્ટોનિયન પાથ મળી જાય તો તમે આ હેમિલ્ટોનિયન પાથને અનુરૂપ કેટલાક આડા અને ઊભા સેગમેન્ટને એમ્બેડ કરો છો તેથી વાદળી ગ્રાઉન્ડ લાઇનને અનુરૂપ છે અને લાલ VDD લાઇનને અનુરૂપ છે તેથી અહીં તમે જોઈ શકો છો કે તે બધાને એક જ લેયર પર એકસાથે મૂકવું શક્ય છે તેથી તેમ છતાં તેઓ જુદા જુદા રંગો પર બતાવવામાં આવે છે પરંતુ તેઓ ક્યાંય છેદતા નથી ત્યાં બે ટ્રી છે જે કાંસકાં જેવા છે તેમને ઇન્ટર ડિજિટેટેડ ટ્રી કહેવામાં આવે છે તેઓ એકબીજાને છેદતા નથી પરંતુ તેઓ પાસપાસે સેટ થાય છે બરાબર તેથી અહીં બીજું ઉદાહરણ છે જ્યાં તમે આ બાજુથી VDD જોઈ શકો છો આ બાજુથી ગ્રાઉન્ડ તેથી ત્યાં VDD નેટ તમે જોઈ શકો છો અને ગ્રાઉન્ડ નેટ બીજી બાજુથી આવી રહ્યું છે તેથી તે જ રીતે તેઓ રૂટ થાય છે તેથી વિચાર આ છે તેથી તમે જુઓ છો કે જ્યારે આપણે VDD અને ગ્રાઉન્ડ રાઉટિંગ વિશે વાત કરીએ છીએ ત્યાં કેટલાક અન્ય મુદ્દાઓ છે જેમ કે રૂટેબિલિટી શક્ય તેટલું એક જ લેયર પર રાઉટિંગ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો અને પછી વાયરના જુદા જુદા સેગમેન્ટ્સનું કદ બદલવું તેથી પાવર અને ગ્રાઉન્ડ રાઉટિંગ માટે અહીં સારાંશ આપવા માટે વાયરની પહોળાઈના સંદર્ભમાં આપણને ખાસ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે જો પાવર સપ્લાય વાયરો પૂરતા પહોળા ન હોય તો તમે વાયર દ્વારા વધુ કરંટ દોરવાનો પ્રયાસ કરી રહ્યા હશો જે તે ઊંચા કરંટને સંભાળવા માટે રચાયેલ નથી અને વાયરમાં કેટલાક ભૌતિક ભંગાણ થઈ શકે છે તેથી તમારી પાસે રાઉટિંગ એલ્ગોરિધમ છે જ્યાં વાયરની પહોળાઈ નોન યુનિફોર્મ હોઈ શકે છે આ ક્લૉક અથવા સિગ્નલ નેટથી વિપરીત છે જ્યાં વાયરની પહોળાઈ બધે સમાન છે આપણે વાયરની પહોળાઈ બદલી રહ્યા નથી પરંતુ પાવર સપ્લાય રાઉટિંગમાં આપણે આપણી જરૂરિયાતોને આધારે વાયરની પહોળાઈ બદલી રહ્યા છીએ તેથી વાયરની સાઇઝિંગ જરૂરી છે સામાન્ય રીતે રાઉટિંગ સમસ્યામાં પાવર અને ગ્રાઉન્ડ નેટને પહેલા રૂટ કરીને અન્ય તમામ નેટ દ્વારા અનુસરવામાં આવે છે અને જેમ મેં કહ્યું છે કે તે સામાન્ય રીતે ઓછી પ્રતિકારકતાને કારણે સંપૂર્ણપણે મેટલ લેયરો પર નાખવામાં આવે છે અને ચેનલ રાઉટિંગ જેવી સિગ્નલ નેટ કે જેના વિશે મેં વાત કરી હતી તમે માત્ર એક વાત સમજો છો તમે ચેનલ રાઉટિંગ પર વિચાર કરો છો જેમ તમે ફરીથી જુઓ એટલે કે વચ્ચે ચેનલ સાથે સ્ટાન્ડર્ડ સેલ પંક્તિઓની જોડી તો તમે શું કહ્યું કે તમામ સેલમાં VDD કનેક્શન આ રીતે કનેક્ટ કરી શકાય છે આ VDD ને ફીડ કરી શકે છે અહીંની ગ્રાઉન્ડ લાઇનો તેઓ આ રીતે કનેક્ટ થઈ શકે છે પરંતુ જે ચેનલો વચ્ચે છે તમે અહીં પણ જુઓ છો કે તમારે બે લેયરોની જરૂર છે જેમ કે તમે આ જેવા કેટલાક કનેક્શન ધરાવી શકો છો બરાબર આ એક મોડેલ છે જે હું જોઈ રહ્યો છું પરંતુ જો તમે પસાર કરવા નથી માંગતા તો પછી તમે ફક્ત ઊભા સેગમેન્ટ્સ પર વાદળી અને આડા સેગમેન્ટ્સ પર લીલા રંગનો ઉપયોગ કરી રહ્યા છો માત્ર તે કિસ્સામાં તમે આનો ઉપયોગ નહીં કરો તમે આ અને આનો ઉપયોગ કરી શકો છો હવે હું શું કહું છું કે જો તમે અહીં જોશો કે તમે શું કર્યું છે તેથી આપણે વાદળી મેટલનો ઉપયોગ કરી રહ્યા છીએ આપણા VDD અને ગ્રાઉન્ડ કનેક્શનને રૂટ કરવા માટે કેટલાક મેટલ લેયર પરંતુ ચેનલ રાઉટિંગ દરમિયાન પણ આપણે તે મેટલ લેયરનો ફરીથી ઉપયોગ કરીએ છીએ જ્યાં તમે કરી શકો કારણ કે ચેનલમાં આપણે VDD અને ગ્રાઉન્ડને રૂટ કરી રહ્યા નથી તેથી ચેનલ વિસ્તાર તેના માટે ઉપલબ્ધ છે પરંતુ જો તમે ઓવર ધ સેલ રાઉટિંગ નો ઉપયોગ કરી રહ્યા છો તો આપણી પાસે આપણે વાદળી લાઇનનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે અહીં પહેલેથી જ વાદળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આપણે કેટલાક અન્ય લેયરોનો ઉપયોગ કરવો પડશે તેથી અહીં આપણે કહી રહ્યા છીએ કે ચેનલોની અંદર આ સિગ્નલ નેટ મેટલ લેયરોને પાવર અને ગ્રાઉન્ડ સાથે વહેંચી શકે છે પરંતુ જો સ્ટાન્ડર્ડ સેલના કિસ્સામાં પાવર લેયર હોય તો સ્ટાન્ડર્ડ સેલમાં નહીં પરંતુ સંપૂર્ણ કસ્ટમ ડિઝાઇન માટે તેઓને લેયરોને બદલવા પડશે કારણ કે પાવર અને ગ્રાઉન્ડ હંમેશા ઉચ્ચ અગ્રતા ધરાવે છે અને તમે પાવર અને ગ્રાઉન્ડ લેયરો પર વાયર કનેક્શનનો ઉપયોગ કરવા માંગતા નથી અને દેખીતી રીતે લેયરની પસંદગી મેટલ લેયર એલ્યુમિનિયમ છે જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે જેમાં સૌથી ઓછી પ્રતિકારકતા હોય છે તેથી આ સાથે આપણે આ લેક્ચરના અંતમાં આવીએ છીએ તેથી આગામી સપ્તાહમાં આપણે ટાઇમિંગ એનાલિસિસ પર ચર્ચા કરશું ટાઇમિંગ એનાલિસિસ કરવા માટેની વિવિધ રીતો સ્થિર ટાઇમિંગ એનાલિસિસ અને તમે ડિઝાઇનને ટિપ્પણી અથવા સુધારો કરી શકો તેવી વિવિધ રીતો પર ચર્ચા કરીશું જેથી તેઓ ટાઇમિંગના સંદર્ભ સાથે વધુ સારું પ્રદર્શન કરી શકે તેથી આ સાથે આપણે આ લેક્ચરના અંતમાં આવીએ છીએ